આપણે ઓપ એમ્પ એક એવું ઉપકરણ છે જેને સંચાલિત કરવા માટે કેટલાક વોલ્ટેજ સ્રોતની જરૂર હોય છે તેથી તે પાસાઓ કે જેને આપણે આ પાઠમાં સંપૂર્ણપણે છોડી દીધા છે તેના પર આપણે મૂળભૂત નજર કરીશું તે એવું તારણ આપે છે કે વીજ પુરવઠાનો વોલ્ટેજ કે જે તમે ઉપયોગ કરો છો તે ચોક્કસ મર્યાદા નક્કી કરે છે કે આઉટપુટ વોલ્ટેજ ની જરૂર હોય છે કે જેમાં આપણે વીજ પુરવઠો જોડી શકીએ તેથી સામાન્ય રીતે આને V સમતળ કરવામાં આવે છે અને આને V સમતળ કરવામાં આવે છે અને તમે તેની સાથે કેટલોક વીજ પુરવઠો જોડો છો અને ગ્રાઉન્ડ નો ઉપયોગ કરી શકો છો પરંતુ મોટાભાગની સ્ટાન્ડર્ડ ઓપ એમ્પ એમ્પ્લીકેશન વચ્ચે જોડાયેલ છે અને આ VSS હોવું જોઈએ તેથી હવે આપણા એમ્પ્લીફાયર હોઈ શકે છે તેથી આપણી પાસે 12 વોલ્ટ સાથે જોડાયેલ હોય છે વાસ્તવિકતામાં V0 પરની મર્યાદા વીજ પુરવઠા વચ્ચેના તફાવત કરતા થોડી ઓછી હશે એટલે કે તે VDD સુધી ઉપર જઈ શકતી નથી અને ન તો તે VSS સુધી નીચે જઈ શકે છે હવે સમસ્યાઓના નિરાકરણ માટે વારંવાર ઓપ એમ્પ હોય છે પરંતુ આપણે સામાન્ય રીતે સમસ્યાઓ હલ કરી રહ્યા છીએ અને પછી આપણે વિચારી શકીએ કે V1 અને V2 પણ સમાન શ્રેણી સુધી મર્યાદિત હોય છે તેથી આ V1 અને V2 ની શ્રેણી છે એ યાદ રાખો કે જ્યારે ઓપ એમ્પ અનંત છે બીજા શબ્દોમાં કહીએ તો જો હું ગેઇન ની લાક્ષણિકતાઓ છે હવે જો આપણે એક આદર્શ ઓપ એમ્પ અનંત હશે પરંતુ તેમ છતાં આપણે અનંત ન હોય તેવા વીજ પુરવઠાની અસરનો નિર્ણય કરવા માંગીએ છીએ તેથી હું તેને A0 બરાબર અનંતની જેમ બતાવીશ આ કિસ્સામાં જો હું V0 વિરુદ્ધ Vd નો આલેખ દોરું તો મને સીધી ઉભી રેખા મળશે પરંતુ તે VDD અને VSS ને સંતૃપ્ત કરશે તેથી અહીંના પ્રદેશોને સંતૃપ્તિ પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે હવે જો તમે ઓપ એમ્પ સર્કિટ ની અસર શું છે ચાલો આપણે એક સર્કિટ લઈએ જે આપણા માટે ખૂબ પરિચિત છે ચાલો આપણે કહીએ કે મારી પાસે ૯ કિલો ઓહમ સુધી મર્યાદિત રહેવું પડશે કારણ કે જો તમે આ મર્યાદાઓ વટાવી દો તો ચાલો આપણે કહીએ કે તમે 10 ગેઇન છે તેથી સ્પષ્ટપણે આ કિસ્સાઓમાં તે 0 એમ્પ્લીફાયર કરે છે પરંતુ તેના બદલે ચાલો આપણે કહીએ કે Vp 1 5 વોલ્ટ ની અંદર હોય ત્યાં સુધી તેને અનુસરશે અને તે ત્યાં સંતૃપ્ત થશે અને તે જ રીતે તે નીચે આવશે અને તે ત્યાં સંતૃપ્ત થશે અને આ રીતે આગળ થશે તેથી સ્પષ્ટ રીતે આ એક સારું એમ્પ્લીફાયર ની મર્યાદા સમાન હોય હવે હું આ વિશે વધુ વિગતોમાં ચર્ચા કરવા માંગુ છું કે VDD અને VSS માટેના સમાન મૂલ્યોનો ઉપયોગ કરવો ખૂબ જ સામાન્ય છે કે જે સમપ્રમાણ પુરવઠાનો ઉપયોગ કરે છે જ્યાં ઉપલા પુરવઠાનો વોલ્ટેજ પણ હોઈ શકે છે જે ફક્ત V1 V2 અને V0 માટેની તમારી મર્યાદાને બદલી શકે છે એ જ રીતે બીજા પુરવઠા વોલ્ટેજ નું સંચાલન કરવું પણ શક્ય હોય છે